વ્યાખ્યાન નંબર 57 માં સ્વાગત છે અને આજે આપણે હોમોજીનીયસ લિનિયર ઈક્વેશન ના સોલ્યુશન્સ વિશે વાત કરીશું અથવા ખાસ કરીને અમે કોમ્પલિમેન્ટ્રી ફંક્શન વિશે વાત કરી રહ્યા છીએ જે ડીફરન્સીયલ ઈક્વેશન ના જનરલ સોલ્યુશન એકસમાન લિનિયર ડીફરન્સીયલ ઈક્વેશન સિવાય કંઈ નથી અમે કોમ્પલિમેન્ટ્રી ફંક્શન કેવી રીતે શોધવું તે ઘણી સોલ્યુશન તકનીકો પર ચર્ચા કરીશું તેથી આ હોમોજીનીયસ લિનિયર ઈક્વેશન ના કોમ્પલિમેન્ટ્રી ફંક્શન નું સોલ્યુશન છે તેથી અહીં આપણે આવા ડીફરન્સીયલ ઈક્વેશન ને ધ્યાનમાં લઈશું સતત ગુણાંક સાથે નવમી ક્રમની લિનિયર હોમોજીનીયસ ડીફરન્સીયલ ઈક્વેશન તેથી આ ગુણાંક અહીં a1 a2 a3 a n તેમને સ્થાવર તરીકે પણ લેવામાં આવે છે dnydxna1dn 1ydxn 1any0 તેથી આપણે છેલ્લા વ્યાખ્યાનમાં તેની ચર્ચા કરી છે તે આ ઓપરેટર ફોર્મ ની દ્રષ્ટિએ આ ઈક્વેશન લખી શકીએ છીએ તેથી Dna1Dn 1a2Dn 2any0 અને અમે છેલ્લા વ્યાખ્યાનમાં પણ અવલોકન કર્યું છે કે આપણે આ ઓપરેટર્સ D સાથે આપણે પોલીનોમિયલ સાથે જે એલજીબ્રિક ઓપરેશન કરીએ છીએ તેમ કામ કરી શકીએ છીએ તેથી આપણે આને પરિબળ બનાવી શકીએ છીએ અને આપણે આ ફોર્મમાં D 1D 2⋯y0 લખી શકીએ છીએ અને આપણે છેલ્લા પ્રવચનમાં સાબિત કર્યું છે કે આ બરાબર આ n મી ઓર્ડર વ્યુત્પન્ન કર્યા સમાન છે તેથી ખરેખર આ અહીં 0 છે આપણે હોમોજીનીયસ ઈક્વેશન વિશે વાત કરી રહ્યા છીએ તેથી જમણી બાજુની બાજુ 0 લેવામાં આવશે તેથી ઓપરેટર D ને એક સંખ્યા તરીકે ગણવું ગુણાકારના આ સામાન્ય નિયમો છે અને આ છેલ્લા વ્યાખ્યાનનું નિરીક્ષણ હતું તેથી આજે આપણે આ ડીફરન્સીયલ ઈક્વેશન નું નિરાકરણ મેળવીશું ઉદાહરણ તરીકે હવે સરળતા માટે આપણે આ સેકન્ડ ગુણાંક a1 અને a2 સાથે સેકન્ડ ઓર્ડર ના લિનિયર હોમોજીનીયસ ડીફરન્સીયલ ઈક્વેશન ને ધ્યાનમાં લઈએ છીએ અને જમણી બાજુ 0 છે તેથી સામાન્ય સોલ્યુશન કેવી રીતે મેળવવું આ લિનિયર ઈક્વેશન નું કોમ્પલિમેન્ટ્રી ફંક્શન કેવી રીતે મેળવવું તેથી પહેલા આપણે ઓપરેટર ફોર્મમાં ઈક્વેશન લખવાની જરૂર છે તેથી અહીં આ d2ydx2a1dydxa2y0 આવશે તેથી અમે આ ઓપરેટરના ઈક્વેશન માંથી ઔક્ષીલરી ઈક્વેશન લખીએ છીએ તેથી D2a1Da2y0 તેથી નોન રીપીટેટ જવાબ ના કિસ્સામાં પહેલા આપણે આ ઔક્ષીલરી ઈક્વેશન ો ના જવાબ ક્યારે ધ્યાનમાં લઈશું તેથી આ ઔક્ષીલરી ઈક્વેશન કેવી રીતે મેળવવું આ ફક્ત ઓપરેટરના ઈક્વેશન માંથી છે તેથી આ D સાથે કામ કરવાને બદલે જે ઓપરેટર હતા તે આ D દ્વારા આ D ને બદલવું વધુ સારું છે હવે ચાલો આપણે અહીં m2a1ma20 સાથે આ પોલીનોમિયલ ઈક્વેશન સાથે કામ કરીએ તેથી પ્રથમ કિસ્સામાં અમે અહીં નોન રીપીટેટ રુટ માટે ધ્યાનમાં લઈશું તેનો અર્થ એ કે અહીં આ ઈક્વેશન નાં ઔક્ષીલરી ઈક્વેશન ો ના રુટ રીપીટેટ નથી તેથી આપણે અહીં ધ્યાનમાં લઈએ કે a1 અને a2 આ બે રુટ અથવા બે નોન રીપીટેટ રુટ છે તેથી તેઓ અહીં આ ઔક્ષીલરી ઈક્વેશન ોના a1 અને a2 ના વિશિષ્ટ રુટ છે તેથી અમારી પાસે સેકન્ડ ઓર્ડર નો પોલીનોમિયલ છે આપણે આ બંને રુટ અહીં a1 અને a2 મેળવીશું અને આપણે ધારીશું કે આ રુટ રીપીટેટ નથી તો પછી આપેલ હોમોજીનીયસ ડીફરન્સીયલ ઈક્વેશન નું સોલ્યુશન શું હશે D2a1Da2y0 તેથી આપણી પાસે આ ઈક્વેશન છે જે આપણે લખી શકીએ છીએ કારણ કે આપણે આ ઈક્વેશન a1 a2 ના રુટ અહીં જાણીએ છીએ એટલે કે આપણે પરિબળ બનાવી શકીએ છીએ આપણે આ ફોર્મમાં પણ આ ઓપરેટર ઈક્વેશન લખી શકીએ છીએ ⟹D α1D 2y0 ⟹D 2D α1y0 તેથી આપણે પહેલા D α1D 2y0 ધ્યાનમાં લઈએ છીએ ઉપરોક્ત ઈક્વેશન ઉકેલો અહીં એક સોલ્યુશન હશે તેથી જો તમને અહીં y0 નો સોલ્યુશન મળે તો આ આપેલ ઈક્વેશન ને પણ સંતોષે છે કારણ કે એકવાર આપણે જાણીશું કે આ y અહીં y0 આપી રહ્યું છે તેથી જો તમે આ y0 નું સોલ્યુશન લાવીશું તો અમને 0 મળશે તેથી તે અહીંનો વિચાર છે કે આપણે અહીં આ y0 ડીફરન્સીયલ ઈક્વેશન નુ સોલ્યુશન જોઉં છું આપણે અહીં જે કંઈપણ સોલ્યુશન મેળવીએ છીએ તે પણ આ આપેલ ડીફરન્સીયલ ઈક્વેશન નુ સોલ્યુશન હશે તેથી આ ડીફરન્સીયલ ઈક્વેશન નું સોલ્યુશન કેવી રીતે મેળવવું તે સરળ છે તે પ્રથમ ઓર્ડર ડિફરન્સલ ઇક્વેશન છે જે આપણે આ ફોર્મ લખી શકીએ છીએ આ છે dydx2y આ આપણે તેને હલ કરી શકીએ છીએ અહીં ખૂબ જ વિભાજીત થઈ શકે છે તેથી dy અમે અહીં લઈ શકીએ છીએ અને પછી dx આ બાજુ જઈ શકે છે અને પછી તેને ઇન્ટીગ્રેટ બનાવી શકે છે ⟹dydx2y⟹ye2x આ જ રીતે આપણે હવે પુનરાવર્તન કરી શકીએ છીએ એકવાર આપણે દાખલા માટે અહીં D 2D α1y0 છે તો પછી શું થશે હવે આ ઉપરોક્ત ઈક્વેશન નું સોલ્યુશન પણ આ ઈક્વેશન y0નું સોલ્યુશન હશે તે જ વિચાર જે આપણે ઉપર લાગુ કર્યું છે તેથી અહીં હવે જો તમે આ y0⟹dydx1y⟹ye1xહલ કરો તો અમને આ yc1e1xc2e2x મળશે આપણી પાસે હવે આપેલ આ ડીફરન્સીયલ ઈક્વેશન નાં આપેલ ડીફરન્સીયલ ઈક્વેશન નાં બે સોલ્યુશન છે આપણી પાસે બે સોલ્યુશન છે જે એક yc1e1xc2e2xછે અને આ બે સોલ્યુશન લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન છે આ લિનિયર સંયોજનો કરતાં આપણી પાસે બે લિનિયર સ્વતંત્ર ઉકેલો પછી એકવાર આપણે શું જાણીએ છીએ તેથી c1e1xc2e2x જે આપેલ ડીફરન્સીયલ ઈક્વેશન ને પણ સંતોષશે આ સ્થિતિમાં હવે આપણી પાસે જે છે આમ સામાન્ય સોલ્યુશન આપણે લખી શકીએ છીએ કારણ કે આપણું ઈક્વેશન સેકન્ડ ઓર્ડર લિનિયર ડીફરન્સીયલ ઈક્વેશન હતું આપણી પાસે બે લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન છે અને જો આપણે આ c1e1xc2e2x લખીશું જે આપેલ સેકન્ડ ઓર્ડરના ડીફરન્સીયલ ઈક્વેશન નું સામાન્ય ઉપાય હશે તો આપણે શું શીખ્યા જો આપણી પાસે અહીં બીજું ક્રમ લિનિયર ઈક્વેશન છે તો આપણે ઔક્ષીલરી ઈક્વેશન નાં રુટ શોધી શકીએ છીએ આપણે આ ઈક્વેશન ના રુટ શોધી શકીએ છીએ જે 1અને 2 અહીં હતું તે વેક્ટર સ્વરૂપમાં પહેલેથી જ લખાયેલું છે અને તે પછી સોલ્યુશન c1e1xc2e2x હશે પરંતુ આ તે સ્થિતિ હતી જ્યારે આપણી પાસે બે અલગ અલગ રુટ છે કારણ કે તે કિસ્સામાં ફક્ત આ બે ઉકેલો e1xઅને e2x આ લિનિયર ઇન્ડિપેન્ડન્સ સોલ્યુશન છે એકવાર અમારી પાસે કે આ 1અને 2અલગ છે જો 1અને 2 એ સમાન મૂલ્ય હોય તો તે રીપીટેટ રુટ છે તો અમે આ રીતે આ બંને લિનિયર ઇન્ડિપેન્ડન્સ સોલ્યુશન બનાવી રહ્યા નથી તેથી જ્યારે આપણી પાસે 1અને 2 સમાન સંખ્યા હોય અથવા આપણી પાસે રીપીટેટ રુટ હોય ત્યારે સામાન્ય સોલ્યુશન ની ગણતરી કરવાની બીજી રીત હોવી જોઈએ dnydxna1dn 1ydxn 1any0 તેથી પહેલા અલગ રુટ માં પાછા ફરવું તેથી જ્યારે આપણી પાસે અલગ રુટ હોય ત્યારે આપણે આને સામાન્ય પણ બનાવી શકીએ છીએ તેથી જો તમારી પાસે n માં ઓર્ડર નું ડીફરન્સીયલ ઈક્વેશન છે અને જો આ 12 3n આ કહેવાતા ઔક્ષીલરી ઈક્વેશન ના વિશિષ્ટ રુટ છે જે આ ઈક્વેશન માંથી બરાબર આવે છે તો તમે m ઉપર ઓપરેટર d મૂકી શકો છો તેથી જો તમારી પાસે mna1mn 1an0 આ ઈક્વેશન ો જુદાં જુદાં છે તો આપણે આ સોલ્યુશનને I લખી શકીએ છીએ કારણ કે તેનો અર્થ એ છે કે આ n લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન e1xe2xenx છે આપેલ ડીફરન્સીયલ ઈક્વેશન નાં આ જુદાં જુદાં સ્વતંત્ર ઉકેલો છે અને પછી જ્યારે આપણેyc1e1xc2e2xcnenx નો અર્થ ઉકેલો લિનિયર કોમ્નોનેશન તરીકે લખીએ છીએ તેથી આ સોલ્યુશન આપેલ ડિફરન્સલ ઇક્વેશન નું આપેલ હોમોજીનીયસ ઈક્વેશન નું જનરલ સોલ્યુશન હશે તેથી તે સામાન્યીકરણ છે જ્યારે આપણી પાસે અલગ રુટ હોય છે આગળ આપણે રીપીટેટ રુટ ના કેસની ચર્ચા કરીશું જો આપણી પાસે રીપીટેટ રુટ હશે અને પછી આપણે અહીં સેકન્ડ ઓર્ડરના ડીફરન્સીયલ ઈક્વેશન ના કિસ્સામાં વિચારણા કરીશું તેથી સેકન્ડ ઓર્ડરમાં ડિફરન્સલ ઇક્વેશન D αD αy0 ના કિસ્સામાં આપણે લખી શકીએ છીએ તો આપણે અહીં D α સાથે તે વિશિષ્ટ ભાગને પરિબળ બનાવી શકીએ છીએ કારણ કે આપણે હવે અહીં સમાન રુટ ધ્યાનમાં લીધા છે અને હવે આપણે અહીં યુક્તિનો ઉપયોગ કેવી રીતે કરીશું તેથી D αyz D αyz અને હવે અહીં આપેલ z લીધા મુજબ અહીં આપેલ ઈક્વેશન છે તેથી આપણી પાસે આ આપેલું ઈક્વેશન આપણે D αz0 પર લખી શકીએ છીએ આ આપણે z માટે એકવાર z માટે પહેલા હલ કરી શકીએ છીએ પછી આપણે y માટે હલ કરી શકીએ છીએ તેથી તે રીતે આપેલ ડિફરન્સલ ઇક્વેશનનો ઉકેલ y મેળવી શકીશું તેથી અહીં zc1eαx જે આ પ્રથમ ઓર્ડરમાં ડીફરન્સીયલ ઈક્વેશન નું નિરાકરણ હશે અચળાંક ટાઈમ c 1 આલ્ફા x છે હવે અહીં ઈક્વેશન D αyz હલ કરી રહ્યા છીએ તેથી D αyz zc1eαx છે તેથી હવે આપણે આ ઈક્વેશન ને હલ કરવાની જરૂર છે કારણ કે આપણે આ y મેળવવા માંગીએ છીએ આ લિનિયર ઈક્વેશન છે તેથી અહીં આપણી પાસે y નો તફાવત છે આથી D αyc1eαxએ dydx αyc1eαx છે તો y માં આ લિનિયર ઈક્વેશન છે અને ઇન્ટિગ્રેટીંગ ફેક્ટર જે આપણે અહીં મેળવીએ છીએ તે e αxછે તેથી અહીં આ ડીફરન્સીયલ ઈક્વેશન નું સોલ્યુશન હશે કારણ કે તે એક લિનિયર ઈક્વેશન છે આપણે છેલ્લા વ્યાખ્યાનમાં પહેલેથી જ ચર્ચા કરી છે તેથી ye αx∫c1eαxe αxdxc2 yc1xc2eαx આનું સામાન્યકરણ આપણે ત્યારે પણ મેળવી શકીએ છીએ જ્યારે ધારો કે આપણી પાસે આ રુટ છે વારંવાર r વખત જોવા જ્યારે રુટ રીપીટેટ થાય છે જ્યારે આપણી પાસે અંતિમ n માં ઓર્ડર ઈક્વેશન ો હોય છે તેથી આપણે n રુટ મેળવીશું જેથી તેમાંથી કેટલાક રીપીટેટ થઈ શકે તેથી અહીં આપણે ધારીએ છીએ કે આપણી પાસે આ આલ્ફા રુટ r વખત રીપીટેટ છે તેથી જો રુટ ને r વખત રીપીટેટ કરવામાં આવે છે તો આપણે આ ફોર્મમાં સોલ્યુશન મેળવીશું yc1xr 1c2xr 2creαx કાલ્પનિક રુટનો કેસ છે તેથી અમે પહેલાથી જ રીયલ રુટ ની રીયલ અને વિશિષ્ટ રીપીટેટ ચર્ચા કરી છે તેથી કાલ્પનિક રુટ ના કિસ્સામાં આપણી પાસે સમાન વિચાર છે તેથી આપણે ધારીએ છીએ કે α iβ અને આ α iβ એ જ રુટ અહીં આપેલ ઓકશીલરી ઈક્વેશન નાં રુટ છે તેથી અથવા બે કોનજયુકેટ રુટ છે અને પછી તે ઉકેલો તે બરાબર કેસ 1 થી અનુસરવામાં આવે છે જ્યારે આપણે અલગ રુટ વિશે ચર્ચા કરી હતી અને અહીં આ રુટ જુદી જુદી છે તે સમાન રુટ નથી તેથી આપણે તે ફોર્મમાં આપણું સોલ્યુશન બરાબર લખ્યું છે yc1eαiβxc2eα iβx yc1eαxeiβxc2eαxe iβx ⟹yeαxc1eiβxc2e iβx yeαxc1cos βxisin βx c2cos βx isin βx yeαxc1c2cos βx isin βx yeαxc1cos βxc2sin βx આગળ આપણે હવે આના સામાન્યકરણ વિશે વિચારણા કરીશું કે જ્યારે આપણી પાસે α iβ અને α iβ હોય ત્યારે કાલ્પનિક રુટ હોય અને તે રીપીટેટ કરવામાં આવે તો આ સ્થિતિમાં સોલ્યુશન શું હશે તેથી હવે આ વખતનાં રીપીટેટ કોનજયુગેટ છે તેથી ફરીથી તે જ વિચાર જેમ આપણે રીયલ રુટ માટે આગળ ચર્ચા કરી છે જે હવે લાગુ થશે તેથી eαx જે અહીં સામાન્ય શબ્દ હશે ફક્ત તે જ સતત શબ્દ સાથે હવે પોલીનોમિયલ ની શરતોમાં આવશે yeαxp1p2xprxr 1cos βx q1q2xqrxr 1sin βx અને આ બધા p અને q હવે તેઓ આર્બીટરી અચળાંક છે તેથી ફરીથી આ રીપીટેટ રુટ અથવા કાલ્પનિક રુટ નો ખ્યાલ તેઓ ચોક્કસપણે અનુસરે છે જે આપણે રીયલ સંખ્યાઓ અને અસલી સંખ્યાઓના કિસ્સામાં રીપીટેટ રુટ માટે મેળવ્યા છે તેથી હવે દરેક કોમ્પલિમેન્ટ્રી ફંક્શન સારાંશ આપવા માટે છે તેથી આપણું ઈક્વેશન તેઓએ ડિફરન્ટલ ઇક્વેશન fDy0 આપ્યું આપણે પહેઆ ઔક્ષીલરી ઈક્વેશન લખવું જોઈએ તેનો અર્થ એ કે આ fm0 આપણે ફક્ત આ D ને m દ્વારા બદલીશું અને આપણી પાસે ઔક્ષીલરી ઈક્વેશન હશે તે ઔક્ષીલરી ઈક્વેશન ની રુટ 12n દ્વારા આપવામાં આવશે કેસ I જ્યારે રુટ રીયલ અને નોન રીપીટેટ થાય છે તે કેસ I છે તેથી આપણી પાસે yc1e1xc2e2xcnenx છે જ્યારે રુટ રીયલ હોય અને તે રીપીટેટ ન થાય કારણ કે અહીં પ્રત્યેક શબ્દ c1e1xc2e2xcnenx તે આપેલ હોમોજીનીયસ ડીફરન્સીયલ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન છે અને તેમના લિનિયર સંયોજન આપેલ ડીફરન્સીયલ ઈક્વેશન નું સામાન્ય સોલ્યુશન આપશે બીજું આપણે રુટ રીયલ અને નોન રીપીટેટ કહીએ છીએ આ 12α34n છે તેથી આ કિસ્સામાં હવે શું સોલ્યુશન હશે આ સામાન્ય ઉપાય આ ફોર્મ લેશે વારંવાર રુટ માટે તમારી પાસે આ લિનિયર પોલીનોમિયલ હશે તેથી જ્યારે રુટને 2 વખત રીપીટેટ કરવામાં આવે ત્યારે આપણે અહીં આ લિનિયર ટર્મ કોન્સ્ટન્ટ સાથે મેળવીશું તેથી yc1c2xeαxc3e3xcnenx તેથી તે આપેલ હોમોજીનીયસ ડીફરન્સીયલ ઈક્વેશન નું સામાન્ય નિરાકરણ હશે કેસ III જ્યારે રુટ કોમ્પ્લેક્સ હોય અને રીપીટેટ ન હોય ત્યારે આ α±iβ34n કહે છે તેથી આ પ્રથમ બે રુટ કોમ્પ્લેક્સ α iβ અને α iβ રુટ છે તેથી આ કિસ્સામાં આપેલ ડીફરન્સીયલ ઈક્વેશન ના કોમ્પલિમેન્ટ્રી ફંક્શન નો ઉપાય શું હશે આથી અહી yeαxc1cos βx c2sin βx c3e3xcnenx કેસ IV જ્યારે રુટ કોમ્પ્લેક્સ હોય અને તે રીપીટેટ થાય તેથી ચાલો તે કિસ્સામાં આપણે કહી શકીએ કે રુટ α±iβα±iβ56n છે આથી yeαxc1c2xcos βx c3c4xsin βx c5e5xcnenx તેથી અમારી પાસે રીયલ નોન રીપીટેટ રુટ છે જે અહીં રુટ છે પરંતુ રીપીટેટ થાય છે ત્યારે આપણી પાસે આ પોલીનોમિયલ ટર્મ હોઇશું અને જ્યારે આપણી પાસે કોમ્પ્લેક્સ રુટ હોય ત્યારે આપણી પાસે બરાબર c1cos βx c2sin βx હોય છે જ્યારે આપણી પાસે કોમ્પ્લેક્સ અને રીપીટેટ રુટ હોય ત્યારે આપણી પાસે આ e ની પાવર આલ્ફા x હોય અને પછી c1c2x ત્યાં હશે કારણ કે આપણે ત્યાં c3c4x શબ્દ હશે જેમ કે રીયલ માટે વારંવાર રુટ તો ચાલો આપણે ઝડપથી બે દાખલાઓ જોઈએ તેથી અહીં પ્રથમ ઉદાહરણ આપણે આ સેકન્ડ ઓર્ડરના ડીફરન્સીયલ ઈક્વેશન નું નિરાકરણ શોધવા માંગીએ છીએ d2ydx2 5dydx6y0 તેથી આ એકરૂપ સમાંતર લિનિયર ડીફરન્સીયલ ઈક્વેશન ો અથવા 2જા ઓર્ડરનું ઈક્વેશન છે તેથી પ્રથમ સ્ટેપ તરીકે આપણે આ ઈક્વેશન ને ઓપરેટર ફોર્મમાં લખવાની જરૂર છે તેથી અમારી પાસે આ D2 5D6y0 છે તેથી એકવાર આપણી પાસે ઈક્વેશન નું ઓપરેટેડ ફોર્મ ઓપરેટેડ સ્વરૂપ છે આપણે સરળતાથી લાક્ષણિકતા ઈક્વેશન અથવા ઔક્ષીલરી ઈક્વેશન લખી શકીએ છીએ તેથી આને અનુરૂપ ઔક્ષીલરી ઈક્વેશન ફક્ત આપણે m દ્વારા આ D ને બદલી શકીશું તેથી આપણી પાસે અહીં m2 5m60 છે અને અમે આ ઈક્વેશન ને હલ કરવા માંગીએ છીએ જે આ કિસ્સામાં તે એક સરળ છે તેથી આપણી પાસે અહીં m2 5m60 છે તેથી અમને m 2 3 અહીં સોલ્યુશન મળી ગયું તેથી આ ઔક્ષીલરી ઈક્વેશન નાં રુટ 2 અને 3 ની જેમ જ સોલ્યુશન છે તેથી આપણી પાસે અલગ રુટ છે અને વિશિષ્ટ રુટ ના કિસ્સામાં સામાન્ય સોલ્યુશન એ c1e2x અને c2e3xx છે જે આપેલ ડીફરન્સીયલ ઈક્વેશન એકનો સામાન્ય સોલ્યુશન હશે આને ઈક્વેશન માં મૂકીને પણ ચકાસી શકે છે શું આ આપેલા ડીફરન્સીયલ ઈક્વેશન નું સોલ્યુશન કરે છે કે નહીં yc1e2xc2e3x તેથી ઉદાહરણ 2 આપણે આ ચોથા ઓર્ડરમાં લિનિયર ડીફરન્સીયલ ઈક્વેશન લઈશું d4ydx4 2d3ydx35d2ydx2 8dydx4y0 તેથી ફરીથી આ ડીફરન્સીયલ ઈક્વેશન ને અનુરૂપ આપણે ઓપરેટર ફોર્મમાં લખી શકીએ તેથી આ D4 2D35D2 8D4y0 છે અને પછી આ ઔક્ષીલરી ઈક્વેશન આપણે ફક્ત D દ્વારા ફરીથી આ D ને બદલી શકીએ છીએ તેથી આ ચોથા ઓર્ડરનું ઔક્ષીલરી ઈક્વેશન છે જેનું સોલ્યુશન કરવું મુશ્કેલ હોઈ શકે છે તેથી એકવાર આપણે આને હલ કરીશું રુટ 112i 2i કોમ્પ્લેક્સ કોનજયુકેત તરીકે આવી રહ્યા છે તેથી આપણને કોમ્પલિમેન્ટ્રી ફંક્શન અથવા આપેલ ડીફરન્સીયલ ઈક્વેશન નો સામાન્ય ઉકેલ લખવાની જરૂર છે તેથી પ્રથમ આ રીપીટેટ રુટ કેસ તેથી યાદ રાખો કે જ્યારે આપણી પાસે રીયલ રીપીટેટ રુટ હોય તો આપણે મેળવીશું yc1c2xexc3cos 2x c4sin 2x તેથી સામાન્ય સોલ્યુશન એ c1c2x હશે અને આ ઘાતક x કારણ કે અહીં આ રીપીટેટ રુટ હોવાને કારણે આ રીપીટેટ રુટને કારણે આપણે આ બે શરતો મેળવીએ છીએ તેથી અમારી પાસે હવે આ સ્થિતિમાં સોલ્યુશન છે જ્યારે ઈક્વેશન ચોથા ઓર્ડરનું ઈક્વેશન હતું અને આપણી પાસે સામાન્ય ઉકેલ માં ચાર સ્થિરતા હશે તેથી નિષ્કર્ષ પર આવતા અમે આજે આ પ્રકારનાં હોમોજીનીયસ લિનિયર ડીફરન્સીયલ ઈક્વેશન ના fDy0 સોલ્યુશનની ચર્ચા કરી છે આ ફક્ત તે ઓપરેટર ડિફરન્સલ ઓપરેટર માટે છે જે આપણે આ fD દ્વારા સૂચિત કર્યું છે અને કોમ્પલિમેન્ટ્રી ફંક્શન જેને આપણે સાધારણ તરીકે ઓળખીએ છીએ આ ડીફરન્સીયલ ઈક્વેશન નું સોલ્યુશન જેને આપણે કોમ્પલિમેન્ટ્રી ફંક્શન તરીકે કહીએ છીએ તેથી નિર્ણાયક ભાગ એ હતો કે પહેલા આપણે ઔક્ષીલરી ઈક્વેશન લખો અને શોધી કાઢીએ કે તે રુટ છે અને ઔક્ષીલરી સમિકરણ ના રુટ તે રીયલ અલગ રીયલ રીપીટેટ કોમ્પ્લેક્સ અથવા કોમ્પ્લેક્સ રીપીટેટ રુટ હોઈ શકે છે તે અહીં એક મહત્વપૂર્ણ છે સોલ્યુશન લખવા માટે અને દરેક કેસમાં આપણને હવે ખબર છે કે આપેલ હોમોજીનીયસ ડીફરન્સીયલ ઈક્વેશન નું સોલ્યુશન કેવી રીતે લખવું તેથી હવે પછીના વ્યાખ્યાનમાં આપણે આપેલ નોન હોમોજીનીયસ ડીફરન્સીયલ ઈક્વેશન નો વિશેષ ઉપાય કેવી રીતે શોધીશું અને જ્યારે આપણે તે બે ઉમેરશું ત્યારે રુટ ભૂત રીતે આપેલ નોન હોમોજીનીયસ ડીફરન્સીયલ ઈક્વેશન નું સામાન્ય સોલ્યુશન મેળવીશું તે હવે પછીનાં વ્યાખ્યાનમાં શીખીશું આ તે સંદર્ભો છે જેનો આપણે વ્યાખ્યાન માટે ઉપયોગ કર્યો છે તમારા ધ્યાન બદલ આભાર